નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિઝ્યુઅલ કલ્ચરની દુનિયા આ બધા સમયે અમે એક યા બીજી રીતે વિઝ્યુઅલ્સ વિશે ટૂંકમાં ઉલ્લેખ કરી રહ્યા છીએ અમે પ્રસ્તુતિઓના સંદર્ભમાં વિઝ્યુઅલના મહત્વ વિશે વાત કરી છે અમે મલ્ટીમીડિયાની સુસંગતતા વિશે પણ વાત કરી છે પરંતુ અમે આજે ફરીથી તે બધા પર પાછા જઈ રહ્યા છીએ આ ચોક્કસ સંદર્ભમાં કારણ કે દ્રશ્ય સંસ્કૃતિના વિષયમાં ઊંડો અભ્યાસ કરવો કદાચ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે આપણે આટલી નોંધપાત્ર હદ સુધી વિઝ્યુઅલનો ઉપયોગ કેમ કરી રહ્યા છીએ હવે જો આપણે આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો સંભવતઃ આપણે ટેક્નોલોજી કેવી રીતે બદલાઈ છે આપણું વિશ્વ કેવી રીતે બદલાઈ ગયું છે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ આપણે વિશ્વને કેવી રીતે અનુભવીએ છીએ અને આ બાબતોને સમજવામાં ચોક્કસપણે લાંબો સમય લાગશે વિઝ્યુઅલના ઉપયોગ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવાની રીત તેથી આજની ચર્ચામાં આપણું ધ્યાન પરિચય પછી દ્રશ્ય સંસ્કૃતિની સુસંગતતા આપણી સંસ્કૃતિમાં દ્રશ્યોની બદલાતી ભૂમિકા પર રહેશે વિઝ્યુઅલ કલ્ચરની મુખ્ય લાક્ષણિકતાઓ જે સોફ્ટ સ્કિલ્સ ના સંદર્ભમાં સુસંગત હશે અને સંદર્ભો દ્વારા અનુસરવામાં આવશે તેથી આપણે અહીં જઈએ છીએ હવે હું આ આંકડો વારંવાર વાત કરીશ પરંતુ જો તમે આ આંકડાઓ જુઓ આ ચોક્કસ આકૃતિ તો તમે જોશો કે અમુક વસ્તુઓ કન્વેક્સ લાગે છે અને અમુક વસ્તુઓ આપણને અંતર્મુખ લાગે છે હવે મુદ્દો એ છે કે જો તમે આ પ્રશ્ન પૂછો કે આવું શા માટે થાય છે સંભવતઃ આ પ્રશ્નનો સરળતાથી જવાબ આપવો ખૂબ સરળ રહેશે નહીં કારણ કે દેખીતી રીતે તમે જે ઑબ્જેક્ટ જોયું તે કન્વેક્સ કે અંતર્મુખ નહોતું તે સાદી સપાટી પર હતા અને તે ફોટોગ્રાફ્સ હતા અથવા તમે જે પદાર્થ જોયા હતા તે સાદા સપાટી પરના ફોટોગ્રાફની અંદર હતા તો શા માટે આપણે આ પ્રકારની વસ્તુ અનુભવીએ છીએ આ દ્રશ્યનું એક પરિમાણ છે અહીં બીજી છબીનું બીજું ઉદાહરણ છે ડાબી બાજુની પ્રથમ એક ચીની લિપિ છે જેને આપણે ઉપરથી નીચે સુધી વાંચીએ છીએ અને બીજી એક અરબી લિપિ છે જે આપણે ડાબેથી જમણે વાંચીએ છીએ આપણે જે રીતે વસ્તુઓ વાંચીએ છીએ વસ્તુઓને જે રીતે જોઈએ છીએ તેના પર શું અસર પડે છે હવે આ જાહેરાતના સંદર્ભમાં ખૂબ જ સુસંગત બની જાય છે કારણ કે આ અમને જણાવશે કે સ્કેનિંગ બાયસ તરીકે શું ઓળખાય છે અમે પદાર્થને કેવી રીતે સ્કેન કરીએ છીએ કઈ દિશામાં આગળ વધીએ છીએ અમે એક બાજુથી બીજી બાજુ અથવા ઉપરથી કેવી રીતે આગળ વધીએ છીએ નીચે જ્યારે વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલ હોય ત્યારે આપણે જે રીતે તેનો અર્થ અનુભવીએ છીએ તેની સાથે તે કેવી રીતે સંબંધિત છે આ એવી વસ્તુ છે જેને આપણે પ્રકાશિત કરીશું જ્યારે આપણે ઇમેજ ગ્રંથો અને સંગીતના સંબંધને જોશું એકંદર બાજુ જેની સાથે આગામી કેટલાક વર્ગોમાં વ્યવહાર કરવામાં આવશે પરંતુ આ પણ સુસંગત છે જો તમે આ ઈમેજ જોઈ રહ્યા છો તો તમે જોશો કે તે ચોરસ ફ્રેમ નથી પરંતુ એક વર્તુળમાં છે હવે ચોરસ અથવા લંબચોરસ ફ્રેમની વિરુદ્ધ ગોળાકાર ફ્રેમનું શું મહત્વ છે તે બાબત માટે ફ્રેમ શું છે તે શું કાર્ય કરે છે કારણ કે ફ્રેમિંગ એવી વસ્તુ છે કે જેની અંદર આપણે ફ્રેમ હોય તે જ ક્ષણે જોવાનું શરૂ કરીએ છીએ આપણે ફ્રેમની બહારને બદલે ફ્રેમની અંદર જોવાનું વલણ રાખીએ છીએ જ્યારે આપણે ફ્રેમ તોડીએ છીએ ત્યારે શું થાય છે તમે મને કમ્પ્યુટર મોનિટર દ્વારા જોઈ રહ્યા છો અત્યારે તમે મને અંડાકાર અથવા ગોળાકાર ફ્રેમ દ્વારા જોઈ રહ્યા છો આ વસ્તુઓનો ખરેખર અર્થ શું છે જો તમે આ ચોક્કસ ઈમેજ જોઈ રહ્યા હો તો તમે જોઈ શકો છો તમે દૂરની વસ્તુઓને દૂર જતી અનુભવી શકો છો તે સપાટ સપાટી પર કેવી રીતે થાય છે આપણે અંતરને કેવી રીતે સમજી શકીએ આ બીજો રસપ્રદ પ્રશ્ન છે જે તમે તમારી જાતને પૂછશો અથવા ભ્રમનો ખ્યાલ જ્યાં અથવા તે બાબત માટે વિરોધાભાસ જ્યાં અંદર અને બહારનો સંબંધ મૂંઝવણમાં છે જો કોઈ સમયે આ ફોરગ્રાઉન્ડ છે અને આ વાદળો પૃષ્ઠભૂમિ છે જો તમે આ દિશામાં આગળ વધો છો તો આ બિંદુએ આ પૃષ્ઠભૂમિ છે અને આ જે દેખીતી રીતે થોડા સમય પહેલા વાદળો હતા તે અગ્રભૂમિ છે તેથી આ ફરીથી મુદ્દાઓ છે જે રસપ્રદ સમસ્યારૂપ રોમાંચક છે અને આ સત્રમાં અને આગામી સત્રમાં અમે આમાંથી કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું વધુ રસપ્રદ વાત એ છે કે આપણે એ પણ જોઈશું કે આપણે વિઝ્યુઅલની દુનિયાનો કેવી રીતે અનુભવ કરીએ છીએ અને આપણી પાસે સંખ્યાબંધ ઉત્તેજક પારસ્પરિક અસર કરનારું હશે ચાલો કહીએ સર્વેક્ષણો અને પ્રવૃત્તિઓ જેના દ્વારા આપણે સાથે મળીને તે શોધવાનો પ્રયત્ન કરીશું કે આપણે કેવી રીતે કરીએ છીએ તે તેથી મને ખાતરી છે કે તમને તે રસપ્રદ લાગશે અને હું ચોક્કસપણે તમે બધાને તે સર્વેક્ષણો કરવા વિનંતી કરું છું કારણ કે તે ખૂબ જ રોમાંચક હશે તારણો પણ એટલા જ રોમાંચક હશે જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે શેર કરીએ ગમે તે હોય અમે વિઝ્યુઅલ્સનો અનુભવ કેવી રીતે કરીએ છીએ તે વિશે શીખ્યા છીએ કેવી રીતે વિઝ્યુઅલ્સ અર્થની અમારી સમજમાં ચેડાં કરે છે અને તેને અન્ય કેટલીક વસ્તુઓ સાથે જોડવામાં આવે છે જે પાછળથી બનશે જેમ કે સમજાવટ મેનીપ્યુલેશન અને તે તમામ પ્રકારની વસ્તુઓ જે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે જાહેરાતની જે અનિવાર્યપણે વર્ચસ્વરૂપે ક્યાં તો વિઝ્યુઅલ છે જો તે પ્રિન્ટ મીડિયા છે જો તે ટેબ્લોઇડ છે તે પ્રિન્ટ મીડિયા છે અથવા તે પ્રબળ મલ્ટીમીડિયા છે જો તે અન્ય કંઈપણ છે જેમ કે ટેલિવિઝન કમ્પ્યુટર સ્ક્રીન અને તેથી આગળ અને તેથી આગળ હવે અહીં દાખલા તરીકે તમારી પાસે કંઈક છે જે ફરીથી ભ્રમ તરીકે ઓળખાય છે આ રેખા નીચેની રેખા કરતા ઘણી મોટી લાગે છે તે શા માટે થાય છે અને આ એવા પ્રશ્નો છે કે જેમનો આપણે આગળ વધીએ તેમ જવાબ આપી શકીએ છીએ જો કે આપણે વિઝ્યુઅલમાં જઈએ તે પહેલાં અને જે રીતે વિઝ્યુઅલ આપણા માટે અર્થપૂર્ણ બને છે જે આગામી સત્રમાં કરવામાં આવશે આપણે આપણે દ્રશ્ય સંસ્કૃતિ વિશે મૂળભૂત સમજ મેળવીએ કારણ કે મેં તમને થોડું અગાઉ કહ્યું તેમ દ્રશ્ય સંસ્કૃતિ એવું કંઈક છે જેણે 20મી સદીમાં 20મી સદીના છેલ્લા ભાગમાં પ્રભુત્વ જમાવ્યું છે અને અત્યારે આપણે વિઝ્યુઅલ અને મલ્ટીમીડિયા સંસ્કૃતિની વચ્ચે છીએ હું હમણાં જ એક નાનકડી ટુચકાઓ સાથે શરૂઆત કરીશ 18 વર્ષ પહેલાં જ્યારે હું આ સંસ્થામાં જોડાયો હતો ત્યારે અમુક સમયે મેં ક્યાંક VGA કાર્ડ ઉમેરો થવા વિશે સાંભળ્યું હતું અને આનાથી અમને ખરેખર વિડિઓઝને સંપાદિત અને સંશોધિત કરવા માટે સક્ષમ હોવાની ઝલક મળી હતી અને એનિમેશન જનરેટ કરવું અને તે દિવસોમાં તે ખૂબ જ રોમાંચક બાબત હતી અને અમારી આખી સંસ્થામાં કદાચ એક કે બે જ જગ્યાઓ હશે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ હતી હવે ચાલો આપણે 18 વત્તા વર્ષોથી ઝડપથી આગળ આવીએ અને આપણી પેઢી આગામી મોબાઈલ પર નજર કરીએ અને આપણને જણાયું કે ઈમેજ પેદા કરવાની તે ઈમેજની હેરફેર કરવાની તે ઈમેજને સુધારો કરવાની આખી વિભાવના એ મોશન પિક્ચર પેદા કરવાની છે તેથી એનિમેશન જનરેટ કરવું અથવા વિડિયો જનરેટ કરવો અને તે નાના ઉપકરણનો ઉપયોગ કરીને તે વિડિયો સાથે ચાલાકી કરવી અને તેની આસપાસ રમવું એ બાળકોની રમત છે આપણા નાના બાળકો પણ તે કરી શકે છે તેથી ટેકનોલોજી નોંધપાત્ર રીતે આગળ આવી છે અને તે ઝડપથી વધી રહી છે અને વધી રહી છે અને તેના માટે કેટલાક અંતર્ગત કારણો હોવા જોઈએ તેથી આજની ચર્ચામાં જે થોડી ટૂંકી હશે તે પછીની વાર્તાની તુલનામાં ટૂંકી હશે જ્યાં આપણે થોડી મિનિટો પહેલા જોયેલી વસ્તુઓને વિસ્તૃત કરીશું આપણે આ પ્રશ્નો પૂછીશું કારણ કે આજની સંસ્કૃતિમાં શું થઈ રહ્યું છે જે દ્રશ્યથી શરૂ થવાનું છે અને ધીમે ધીમે વધુને વધુ મલ્ટીમીડિયા બની રહ્યું છે તેથી દ્રશ્ય સંસ્કૃતિ વિશે વાત કરતા ઘણા સિદ્ધાંતવાદીઓ દ્વારા વિકસિત વિચારોના આધારે હું અહીં જે નિવેદનો કરી રહ્યો છું તે છે આમાંના કેટલાક વિભાવનાઓને આપણે ઝડપથી સ્પર્શ કરીશું અને ચાલો જોઈએ કે તેઓ આપણા વિશે શું કહે છે એક બાબત એ છે કે આધુનિક જીવન સ્ક્રીન પર થાય છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે દ્રશ્યનો અમારો અનુભવ ઘણી હદ સુધી ટેલિવિઝન સ્ક્રીન કમ્પ્યુટર સ્ક્રીન અથવા ડિજિટલ મોબાઇલ સ્ક્રીન અથવા જે કંઈપણ દ્વારા મધ્યસ્થી અથવા ઇન્ટરફેસ કરવામાં આવ્યો હતો તેથી આપણે આપણી આંખો દ્વારા દ્રશ્યનો સીધો અનુભવ કરીએ છીએ પરંતુ ઘણી મોટી હદ સુધી આપણે સ્ક્રીનને જોઈને અને અન્ય વિવિધ પ્રકારના દ્રશ્યોનો અનુભવ કરીને સમય પસાર કરીએ છીએ જે દેખીતી રીતે અમારી પાસે આ સ્ક્રીનો દ્વારા અહીં બેસવાની ઍક્સેસ નથી તેથી ટીવી સ્ક્રીન પીસી સ્ક્રીન વાસ્તવિક જીવન અને ત્યાં એક કેલ્વિન અને હોબ્સ કાર્ટૂન સ્ટ્રીપ્સ છે જ્યાં તમે જુઓ છો કે નાના નાના પાત્રોમાંથી એક એક નાનો છોકરો આખો દિવસ ટીવી જોવામાં વિતાવે છે અને પછી સાંજે તે બહાર જાય છે અને તેને જુએ છે વિશ્વ અને પછી એક ટિપ્પણી કરે છે આ અસર માટે કે વિશ્વ આપણે ટીવી પર જે જોઈએ છીએ તેના જેવું છે પરંતુ ઘણું ઓછું ઉત્તેજક અને રંગીન છે તમે જુઓ છો કે આ પ્રકારનું ઉલટાનું એવું કંઈક છે જે આપણે અમુક હદ સુધી અનુભવી રહ્યા છીએ આજે પણ જ્યાં આપણા કેટલાક વિદ્યાર્થીઓ IIT સિસ્ટમમાં પણ રમતો રમવામાં એટલો મોટો સમય વિતાવે છે કે તેઓ ધીમે ધીમે સ્પર્શ ગુમાવે છે વાસ્તવિકતા સાથે પરંતુ કોઈ પણ સંજોગોમાં વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા એ એક એવી વસ્તુ છે જે આપણી ઇન્દ્રિયો દ્વારા મધ્યસ્થી થાય છે અને આજે આપણે શોધી કાઢીએ છીએ કે આપણી ઇન્દ્રિયોની બહાર જો કે તે ઇન્દ્રિયો દ્વારા મધ્યસ્થી કરવામાં આવે છે આપણી ઇન્દ્રિયો ફરીથી વાસ્તવિકતાના માર્ગમાં કંઈક બીજું તેમને અવરોધે છે જે કમ્પ્યુટર સ્ક્રીન અથવા વિવિધ પ્રકારની સ્ક્રીન છે તેથી મધ્યસ્થીનું બીજું સ્તર થઈ રહ્યું છે જે દ્રશ્ય સંસ્કૃતિની મધ્યસ્થી છે જે વાસ્તવિકતાનો અનુભવ કરી રહી છે સેકન્ડ હેન્ડ અમુક પ્રકારના સ્ક્રીન અથવા મેગેઝિન અથવા કાગળ અથવા કોઈપણ વસ્તુ દ્વારા તેથી તમે જુઓ છો કે માર્સેલ મેકક્લેઈનનું પ્રખ્યાત વિધાન માધ્યમ એ સંદેશ છે એ એક એવી વસ્તુ છે જે એ અર્થમાં સમજવા જેવી છે કે વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ સંચારની વિવિધ પદ્ધતિઓ પર આધારિત છે અને આજની સંસ્કૃતિ આવશ્યકપણે દ્રશ્યોની સંસ્કૃતિ પર આધારિત છે અને તે આપણે જે રીતે વાતચીત કરીએ છીએ તેના પર તેનો પ્રભાવ છે હવે હકીકત એ છે કે આપણે ટેક્નોલોજી લક્ષી વિશ્વમાં છીએ દાખલા તરીકે તે સમજી શકાય તેવું બનાવે છે કે અને એવી દુનિયા કે જે વ્યસ્ત છે અને જ્યાં ખૂબ જ નાની સ્ક્રીનનો ઉપયોગ કરીને આપણે આપણા સંદેશાઓનો સંચાર કરવો પડે છે પરિણામે વિવિધ પ્રકારની ભાષા ટેક્સ્ટની ભાષા SMS SMS ની ભાષા જ્યાં ઘણા બધા સંક્ષેપો છે ત્યાં ટૂંકા હાથનો ઘણો ઉપયોગ છે કારણ કે જગ્યા મર્યાદિત છે સ્ક્રીન મર્યાદિત છે તમે એક આંગળીઓ અથવા કદાચ એક જ હાથનો ઉપયોગ કરી રહ્યાં છો લખવા કે ટાઈપ કરવા માટે ગમે તે હોય તાત્પર્ય એ છે કે આ ખાસ ટેક્નોલોજી આ ખાસ પ્રકારનું માધ્યમ જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેણે સંદેશના સંચારની રીતમાં ફેરફાર કર્યો છે અને આ પ્રક્રિયામાં સંદેશનો અર્થ પણ ઘણી હદ સુધી બદલાયો છે હકીકત એ છે કે આપણી પાસે સ્માઈલી છે હકીકત એ છે કે આપણી પાસે ઈમોટિકોન્સ છે હકીકત એ છે કે આપણી પાસે એવી તસવીરો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તે આપણને કહે છે કે ઈમેજો હવે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સંદેશાઓ કે જે પાઠો દ્વારા સંચાર કરવામાં આવતા હતા હવે તે છબી આધારિત પ્રતીકો ઇમોટિકોન્સ ખાસ કરીને લાગણી આધારિત વસ્તુઓમાં અનુવાદિત થાય છે તેથી તમે જુઓ છો કે આ પરિવર્તનો ચોક્કસપણે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે વિઝ્યુઅલ્સે નોંધપાત્ર રીતે કબજો મેળવ્યો છે તેથી મેં મધ્યસ્થી વિશે વાત કરી છે અને મધ્યસ્થી એ કંઈક છે જે તમારી અને વાસ્તવિકતા અથવા મારી અને વાસ્તવિકતા વચ્ચે ઊભી છે ચાલો આપણે કહીએ કે આજે મારી અને તમારી વચ્ચે જે ઉભું છે તમે આ વાર્તાલાપ સાંભળી રહ્યા છો તે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન છે કે તમારા મોબાઈલની સ્ક્રીન અથવા જે કંઈ પણ છે તેના દ્વારા તમે આ લેક્ચર સાંભળી રહ્યા છો તેથી આ મધ્યસ્થી સપાટી ધારે છે કે આ સપાટીની બહાર એક વાસ્તવિક હું છે જેની સાથે તમે વાત કરી રહ્યા છો અને તે પણ અનુમાન કરે છે કે આ સ્ક્રીનની બહાર હું અત્યારે જે કૅમેરા તરફ જોઈ રહ્યો છું ત્યાં એક વાસ્તવિક તું છે તેની સાથે હું જેની વાત કરી રહ્યો છું પરંતુ તમે જુઓ છો કે ટેક્નોલોજીના આગમન સાથે આપણે એક એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં વાસ્તવિકતાનું આ અનુકરણ એટલું નોંધપાત્ર બની જાય છે કે તમારે વાસ્તવિકતાની જરૂર નથી અને કેટલીકવાર તમને ખાતરી પણ નથી હોતી કે વાસ્તવિક છે કે નહીં તેથી એકમાત્ર વાસ્તવિકતા જે આપણા માટે ઉપલબ્ધ બને છે તે મધ્યસ્થી સ્ક્રીનની વાસ્તવિકતા છે હું કાલ્પનિક નથી તેની શું ગેરંટી છે આજના ડીજીટલ યુગમાં આપણે એવા પાત્રો બનાવી શકીએ છીએ જેને કોમ્પ્યુટરની ભાષામાં અવતાર તરીકે ઓળખવામાં આવે છે જે મનુષ્ય સાથે સંપર્ક કરી શકે છે અમારા કેટલાક સંશોધકો કામ કરી રહ્યા છે હું પણ આમાંના કેટલાક કામમાં સામેલ છું જ્યાં તમે જોશો કે તમે કોમ્પ્યુટર સાથે વાતચીત કરનાર વ્યક્તિના ચહેરાના હાવભાવને ઓળખવાનો પ્રયાસ કરો છો તમારી પાસે એક અવતાર છે જે તે પ્રતિભાવોનું અનુકરણ અથવા પ્રતિબિંબ કરવાનો પ્રયાસ કરે છે અને બુદ્ધિશાળી રીતે વાત કરો તેથી તેનો મૂળભૂત અર્થ એ છે કે આ અવતાર આ કમ્પ્યુટર ગ્રાફિક છબીઓ જે વાસ્તવિક જીવન જેવી લાગે છે વાત કરી રહ્યા છે અને તમે જે વાત કરી રહ્યા છો તે ખરેખર અસ્તિત્વમાં નથી તેથી જો ત્યાં કોઈ વાસ્તવિકતા છે સારું તે શું છે આપણે ખરેખર જાણતા નથી તે અર્થમાં આપણે જોઈએ છીએ કે એકમાત્ર વાસ્તવિકતા જે અસ્તિત્વમાં છે તે સ્ક્રીનની સપાટી છે અને તેનાથી આગળ કંઈ નથી કે ગોડઝિલા અને જુરાસિક પાર્ક મૂવીઝ જેવી ઘણી કાલ્પનિક મૂવીઝના ઉદાહરણો અને તે બધા આપણને જીવનના આ પાસા વિશે જણાવે છે જ્યાં વાસ્તવિકતાના અનુકરણથી આગળ છે કદાચ ત્યાં કશું જ નથી વાસ્તવિકતાની ગેરહાજરી છે સપાટી એ તમામ અર્થ છે જે આપણી પાસે છે તેથી તે હું જેની વાત કરી રહ્યો હતો જે સિમ્યુલેક્રમની સમસ્યા તરીકે ઓળખાય છે વાસ્તવિકતાઓનું અનુકરણ એ દર્શાવવા માટેનો આ શબ્દ છે એક માત્ર વાસ્તવિકતા જે ક્યારેક આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે કારણ કે મનુષ્યમાં અર્થ શોધવાની વૃત્તિ હોય છે અને જ્યારે આપણે અર્થની શોધ કરીએ છીએ ત્યારે ભાષા કે સંચારનું માધ્યમ સપાટી બની જાય છે આપણે ભેદવાનો અને કોઈ અંતિમ અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આજના વિશ્વમાં ઘણી વાર આ સપાટી એકમાત્ર અર્થ છે જે આપણને ઉપલબ્ધ છે આના માન્ય પરિણામો આવી શકે છે જેમ કે મેં હમણાં જ તમારી સાથે શેર કર્યું છે કે અમારા કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ ઓછા સદભાગ્યે આપણે કહીએ કે બહુ ઉપયોગકર્તા રમતો એટલા વ્યસની છે કે તેઓને વ્યસન મુક્તિ માટે જવું પડશે મનોચિકિત્સકો અથવા સલાહકારોને મળો કારણ કે તેઓ અવ્યવસ્થિત છે અને તેઓ એક અલગ દુનિયામાં રહે છે એક એવી દુનિયા જે અસ્તિત્વમાં નથી મોબાઇલ ટેલિવિઝન અથવા કમ્પ્યુટરના ક્ષેત્રની બહાર જેમાં તેઓ રમત રમે છે તેથી આ રસપ્રદ વસ્તુઓ છે જે બહાર આવે છે અહીં સિમ્યુલેક્રમનું ઉદાહરણ છે એકદમ જીવન જેવું એવી છબી જે શક્ય હોય તેવા કોઈપણ ફોટોગ્રાફ કરતાં વધુ વાસ્તવિક લાગે છે પરંતુ જે વાસ્તવમાં એનિમેશન છે મને માફ કરશો એક સર્જન જે તે પ્રકાશ તરંગ 8 નો ઉપયોગ કરીને બનાવેલ ચિત્ર છે અને તે છે તે લગભગ 11 કે 12 વર્ષથી વધુ જૂનું છે તે સમયે તમને લાગે છે કે અમે છબીઓ જેવા જીવન પેદા કરો જે વાસ્તવિક છબીઓ કરતાં વધુ વાસ્તવિક છે તો હવે આ બધી બાબતોની ચર્ચા કર્યા પછી જો તમે પ્રશ્ન પૂછો કે દ્રશ્ય સંસ્કૃતિ શું છે તે પછી વિઝ્યુઆલિટીની વિશાળ માત્રા કે જેની સાથે આપણે સંકળાયેલા છીએ અને તેને સમજવા માટે અર્થઘટન કરવું પડે છે ફિલ્મ વિવેચકોથી લઈને સમાજશાસ્ત્રીઓ સુધી દરેકને તેમાં રસ પડે છે જે ઉભરી આવે છે તે દ્રશ્ય સંસ્કૃતિ છે વિઝ્યુઅલ કલ્ચર એ એવી વસ્તુ છે કે જેની અંદર આપણે ડૂબી ગયા છીએ આપણે આપણા જીવનના દરેક દિવસે તેનો અનુભવ કરીએ છીએ તેની સભાનતા વિના જો કે જો તમે વિઝ્યુઅલ કલ્ચરના અમુક પાસાઓ પ્રત્યે અમુક ચોક્કસ અંશે સંવેદનશીલતા વિકસાવો છો તો તે આપણને વિઝ્યુઅલ્સ દ્વારા કેવી રીતે વાતચીત કરીએ છીએ તેની ચોક્કસ સમજ આપે છે અને દેખીતી રીતે અમે વધુ સારી સ્થિતિમાં છીએ અને અમે વધુ અસરકારક વાતચીતકારો બનાવી શકીએ છીએ અને આમ વિવિધ રીતે સોફ્ટ સ્કિલ વિના અમને મદદ કરશે હવે તમે જોશો કે મેં તમને પરિચય દરમિયાન થોડા સમય પહેલા કહ્યું હતું તેમ અમે દ્રશ્ય સંસ્કૃતિના અમુક ઘટકોને જોઈશું સમકાલીન વિઝ્યુઅલ કલ્ચર વિશેના એક રસપ્રદ તત્ત્વોમાંનું એક એ છે કે જોવું એ જાણવું નથી અને આ સિમ્યુલેશનની વિભાવના સાથે સીધો સંબંધ ધરાવે છે તેમજ હકીકત એ છે કે ઘણી વાર છબી સત્ય નથી છબી તરફ દોરી શકે છે ભ્રમણા માટે છેતરપિંડી તેથી ઉદાહરણો ઘણા ઉદાહરણો છે ગલ્ફ વોરના સ્માર્ટ બોમ્બ જે પ્રકારનો દેખાય છે ગલ્ફ વોરના સ્માર્ટ બોમ્બ્સે ઘણા ટેન્કરો બંકરો અને વિવિધ પ્રકારની વસ્તુઓ પર બોમ્બમારો કર્યો જે ખરેખર રબર ફ્લોટ્સ રબર બ્લો અપ્સ હતા તેથી મૂળભૂત રીતે શું થયું કે ખરેખર વસ્તુઓનો નાશ કરવાનો ભ્રમ યુદ્ધના પ્રારંભિક તબક્કામાં બનાવવામાં આવ્યો હતો અને વાસ્તવમાં કંઈપણ નાશ પામતું ન હતું તેથી તમે જોશો કે જો તમે આટલું દૂર ન જાઓ તો પણ જો તમે માત્ર અખબાર અને ટેલિવિઝન જોતા હોવ જ્યારે આપણે ટેલિવિઝનના અહેવાલો અને અખબારના રિપોર્ટરોના તીવ્ર રંગ અને નાટક દ્વારા કંઈક જોઈએ છીએ અથવા ટેલિવિઝનના પત્રકારો તેનું નાટકીયકરણ કરીને ફક્ત આપણું ધ્યાન દોરવા માટે જે પ્રકારની વાસ્તવિકતા દોરવામાં આવી રહી છે તેને વાસ્તવિકતા સાથે બહુ લેવાદેવા નથી જે ત્યાં અસ્તિત્વ ધરાવે છે આમ તમે જુઓ છો કે કોઈ શહેરને ખાસ રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તમને લાગે છે કે તે શહેર ખૂબ જ એવું છે પરંતુ જ્યારે તમે તે શહેરમાં જાઓ છો ત્યારે તમે જોશો કે તે મીડિયા સ્ક્રીન દ્વારા જે ચિત્રો દ્વારા દોરવામાં આવ્યું છે તેનાથી ઘણું અલગ છે ટેલિવિઝન જાહેરાતો અને તેના જેવી વસ્તુઓ દ્વારા તેથી અમે જોઈએ છીએ કે અમે પરંપરાગત રીતે ખૂબ જ મજબૂત માન્યતા ધરાવતા હતા કે તમે શું કરો છો તમે જે માનો છો તે જુઓ અમારી પાસે એક તબક્કો પણ છે જે અમને કહે છે કે જોવું એ વિશ્વાસ છે બીજી બાજુ આજની વાસ્તવિકતા એ જોઈ રહી છે કે આપણે વિશ્વાસ નથી કરી રહ્યા આપણે ભ્રમની દુનિયામાં જીવીએ છીએ તેથી આપણા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અન્ય વસ્તુઓમાંથી એક કે જેના પર હું સ્પર્શ કરવા માંગુ છું તે છે કે કોઈ હંમેશા જોતું અને રેકોર્ડ કરે છે આપણે એક દ્રશ્ય સંસ્કૃતિમાં જીવીએ છીએ જ્યાં આપણને સતત જોવામાં આવે છે આ નિહાળવું આનંદમાં ઉલ્લંઘન સાથે સંબંધિત હોઈ શકે છે તે સર્વેલન્સ સાથે સંબંધિત હોઈ શકે છે જ્યાં લોકો જાગૃત નાગરિકો એક બીજાને કોઈ પણ શંકાસ્પદ વસ્તુનો વીડિયો કેપ્ચર કરતા જોઈ રહ્યા છે જેથી જ્યારે પણ સમાચાર પર કોઈક અણગમતી વસ્તુઓ બને છે ત્યારે સમાચારમાં તમે જોઈ શકો છો મોબાઈલ ફોન એ ઘટના કેપ્ચર કરી છે કદાચ કોઈ પ્લેન ક્રેશ અથવા ગમે તે હોય તેથી હંમેશા દરેક જગ્યાએ વિઝ્યુઅલ્સનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે આપણી જાણકારી સાથે અને આપણી જાણ વગર તેથી આપણે માત્ર દૃશ્યમાન જ નથી આ દૃશ્યતામાં આપણે એક પ્રકારે વ્યસ્ત રહીએ છીએ અને આપણે તેનો ઉપયોગ બે અલગ અલગ રીતે કરીએ છીએ એક આપણી જાતને જોવામાં અને અન્યને જોવામાં આનંદ માટે અને બીજી આપણી જાતને જોવામાં અને અન્યને જોવામાં દેખરેખ માટે તેથી આમાં રસપ્રદ અસરો છે હવે તમે જોશો કે જોવું એ શક્તિ અને જ્ઞાન સાથે સંબંધિત છે કારણ કે પહેલાની પરંપરામાં તમે જુઓ છો કે વસ્તુઓની દૃશ્યતા જો તમે વસ્તુઓને જોવાની સ્થિતિમાં છો તો તમે શક્તિશાળી છો પરંતુ વધુ મહત્વપૂર્ણ પહેલાની પરંપરા જો અન્ય લોકો તમને જુએ છે તો તેઓને તમારી શક્તિ વિશે ખ્યાલ આવે છે તેથી તમે જોશો કે વિશાળ ઇમારતો વિશાળ સ્મારકો જે બાંધવામાં આવ્યા હતા જો તમે ઇજિપ્તીયન સ્ફિન્ક્સ વિશે વાત કરો છો તો તમે કુતુબ મિનાર જોઈ રહ્યા છો જો તમે તાજમહેલ જોઈ રહ્યા છો ભવ્યતાનું પ્રદર્શન વસ્તુઓનું પ્રદર્શન જે ખૂબ જ નોંધપાત્ર છે જે શક્તિશાળી છે જે મોટી છે બીજી બાજુ આજની સંસ્કૃતિમાં બીજી એક પ્રકારની શક્તિ આવી છે પોતાની જાતને જોયા વિના બીજાને જોવાની શક્તિ તમારી પાસે આજે દરેક જગ્યાએ વિવિધ પ્રકારના સર્વેલન્સ કેમેરા છે આજે તમે 4 થી 5 હજાર રૂપિયામાં એક સર્વેલન્સ કેમેરા પણ મેળવી શકો છો જેને તમે તમારા ઘરની અંદર એક ચોક્કસ રૂમ અને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવા માટે મૂકી શકો છો તેથી અન્યને જોતી વખતે તમારી જાતને અદ્રશ્ય રહેવાની આ ક્ષમતા એક નવી પ્રકારની શક્તિ છે જે ચોક્કસપણે ખૂબ જ શક્તિશાળી તરીકે ઉભરી આવી છે જો તમને અદૃશ્ય માણસ વિશે એજે વેલ્સની વાર્તા યાદ છે તો તમને એ પણ ખ્યાલ આવશે કે તે ચોક્કસ નવલકથામાં માણસ તેની અદૃશ્યતા પછી દુષ્ટ થઈ જાય છે કારણ કે અદૃશ્યતા તેને અપાર શક્તિ આપે છે જ્યારે કોઈ તેને જોઈ શકતું નથી ત્યારે કોઈ તેને જોઈ શકતું નથી એવી વસ્તુઓ કરો જે તમે જુઓ છો કે સમાજમાં નિષિદ્ધ હશે કંઈક જે કોઈ તેને કરવાથી રોકે અને તે જ વસ્તુને ફિલ્મોમાં આગળ લઈ જવામાં આવે છે જ્યારે આપણી પાસે હોલો મેન છે જ્યાં તે જ વસ્તુનું પુનરાવર્તન થાય છે કેવી રીતે અદૃશ્યતા શક્તિ તરફ દોરી જાય છે અને શક્તિ અનિષ્ટ તરફ દોરી જાય છે તેથી વસ્તુઓનું પરિમાણ પણ કંઈક છે જે ત્યાં ઘણું છે જો કે હું તમારી સાથે ઝડપથી શેર કરવા માંગુ છું કે આવી પરંપરા એકદમ તાજેતરની છે છેલ્લા 40 થી 50 વર્ષોની હોઈ શકે છે તે પહેલાં આપણી પાસે ગ્રંથોની પરંપરા હતી જ્યાં ગ્રંથોનું વર્ચસ્વ હોય છે અને છબીઓ જ્યાં આધીન હોય છે અને તે પહેલા પણ હોય છે જો તમે ભારતીય પરંપરાને જોઈ રહ્યા હોવ તો અમારી પાસે એક મજબૂત પરસ્પર નિર્ભરતા હતી જો તમે ખૂબ જ પ્રારંભિક પરંપરા જોઈ રહ્યા હોવ તો શ્રુતિ પર શ્રવણ પર શ્રાવ્ય સંવેદના પર યાદશક્તિ પર વસ્તુઓ સાંભળતી વખતે યાદ રાખવા પર અને યાદ રાખવા પર વસ્તુઓ અને તમે જોશો કે તે પરંપરામાં જ વેદ પ્રસારિત થયા હતા મૌખિક પરંપરા તરીકે ઓળખાય છે તેથી તે એક પરંપરા હતી જ્યાં વસ્તુઓ જુદી રીતે થઈ હતી મૌખિક પરંપરામાં ઇતિહાસ મળ્યો હું કહીશ પરિવર્તન થયું શાણપણમાં રૂપાંતરિત થયું જે કાલાતીત હતું અસ્થાયી હતું તેથી અમને તારીખો ઓળખવામાં ઘણી મુશ્કેલી પડી જ્યારે આપણે આપણા પ્રાચીન ગ્રંથો જોઈએ વાર્તાઓ પણ ઈતિહાસ જો તમે તેને કહી શકો તો ઈતિહાસ કે ઈતિહાસ કહી શકો તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે જો મૌખિક પરંપરાઓમાં લેખિત દસ્તાવેજોની ગેરહાજરી ડેટિંગ અને અન્ય પ્રકારની વસ્તુઓનો મારો મતલબ તકનીકો નોંધપાત્ર માનવામાં આવતી નથી બીજી બાજુ જો તમે ગ્રીકોની લેખિત પરંપરાને જોઈ રહ્યા હોવ તો ત્યાં તમને વસ્તુઓ પ્રત્યે એક વિશિષ્ટ અસ્થાયી અભિગમ જોવા મળે છે જ્યાં સમય અને રેખીય સમય જ્યાં એક પછી એક ઘટનાઓ બની હતી તેનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવે છે અને અમારી પાસે મજબૂત સમજ છે ઈતિહાસ ઈતિહાસની યુરોપીયન સમજ જે અનિવાર્યપણે એક પછી એક કઈ ઘટનાઓ બની તેની એક રેખીય ઘટનાક્રમ છે બીજી તરફ જો તમે ભારતીય પરંપરાને જોઈ રહ્યા હોવ તો તે પુનરાવૃત્તિની પરંપરા છે તેથી જે મુદ્દાઓ નોંધવામાં આવ્યા છે જે બિંદુઓ લખવામાં આવ્યા છે તે અનન્ય નથી પરંતુ જે સતત છે જે ચક્રીય છે જે ફરીથી અને ફરીથી આવશે વ્યવહાર કરશે શાણપણની દિશામાં દોરી જશે કે આ વસ્તુઓ અંદર છે અવતરણ સાર્વત્રિક તે ચાલુ રહે છે તેથી તે વિશે વાત કર્યા પછી ચાલો આપણે કેટલીક અન્ય બાબતો વિશે ઝડપથી વાત કરીએ પ્રથમ વસ્તુ જોવું વિરુદ્ધ વિઝ્યુલાઇઝિંગ જ્યારે હું કંઈક જોઉં છું ત્યારે તે વસ્તુ દ્રશ્ય હોવી જોઈએ એટલે કે હું તમને જોઈ રહ્યો છું હું કેમેરા જોઈ રહ્યો છું હું અત્યારે પાવર પોઈન્ટ જોઈ રહ્યો છું આ જોઈ રહ્યું છે પરંતુ જો આપણે કહીએ કે હૃદય અનુભવી છે તો ઠીક જ્યાં હૃદયના ધબકારા તરંગોમાં ફેરવાય છે અથવા જો મગજની વિવિધ પ્રવૃત્તિઓને તરંગોમાં અનુવાદિત કરવામાં આવે છે અને પછી તમે જુઓ છો કે અન્ય ઇન્દ્રિયો દ્રશ્યોમાં સ્થાનાંતરિત થઈ રહી છે તો અહીં બરાબર શું થઈ રહ્યું છે અમે શોધીએ છીએ કે જે વસ્તુઓ દ્રશ્ય નથી તે પણ દ્રશ્યમાં અનુવાદિત થાય છે હૃદયના ધબકારા એ કોઈ દ્રશ્ય વસ્તુ નથી પરંતુ આપણે એવી વસ્તુઓની કલ્પના કરીએ છીએ જે દ્રશ્ય નથી તેથી જોવા અને વિઝ્યુઅલાઈઝ વચ્ચેનો તફાવત મને આશા છે કે અહીં સ્પષ્ટ થઈ જશે અમે એવી સંસ્કૃતિમાં રહીએ છીએ જ્યાં લગભગ દરેક વસ્તુ જે આપણે વિઝ્યુઅલાઈઝ કરવાનું વલણ રાખીએ છીએ તમામ તબીબી ઉપકરણો વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય પ્રકારની તકનીકોનો ઉપયોગ કરે છે જેથી કરીને તમે આખરે જોઈ શકો અમુક પ્રકારનો ગ્રાફ અથવા છબી બેન બ્રેઈન સ્કેનિંગ પદ્ધતિ તે કરો અને Egests અથવા ECG માપન રેકોર્ડ કરે છે વિવિધ આવેગ પછી ભલે તે સ્પંદનો હોય કે વિદ્યુત આવેગ જેમ કે મેં તમને સ્ક્રીન પર પહેલેથી જ બતાવ્યું છે તેથી આ તે વચ્ચેનો તફાવત છે અહીં તમે જુઓ છો કે વિઝ્યુઅલ આજે એટલું પ્રબળ બની ગયું છે કે આપણે દ્રશ્ય વસ્તુઓમાં વિઝ્યુઅલાઈઝ કરી રહ્યા છીએ અથવા તેનું ભાષાંતર કરી રહ્યા છીએ જે દ્રશ્ય જરૂરી નથી કોમ્પ્યુટર સ્ક્રીન અને તેની પાછળની સમગ્ર ટેક્નોલોજી હકીકતમાં તેનું ઉદાહરણ છે કારણ કે જ્યારે વિન્ડોઝ પહેલા આવી હતી તે પહેલાં અમારી પાસે ડોસ હતા અમારી પાસે ઇનપુટ્સ હતા જે ટેક્સ્ટ્યુઅલઇનપુટ્સ હતા પરંતુ વિન્ડોઝ સાથે અમારી પાસે વિઝ્યુઅલ હતા ઇનપુટ્સ અમારી પાસે આઇકોનિક ઇનપુટ્સ હતા અને તે રીતે સંપૂર્ણ રીતે રૂપાંતરિત કર્યું કે કમ્પ્યુટર્સ યુનિવર્સિટીઓના ઉચ્ચ કિલ્લાઓથી નીચે આવ્યા અને તે એટલું સામાન્ય સ્થાન એટલું શક્તિશાળી બની ગયું છે કે સૌથી નાનો બાળક પણ પ્રોસેસર અને મશીનનો ઉપયોગ કરે છે જે શક્ય છે 1960 અને 70 ના દાયકાના કેટલાક પ્રારંભિક મશીનો કરતાં સો અથવા હજાર ગણા શક્તિશાળી બનો જે યુનિવર્સિટીઓમાં ઘણા ઓરડાઓ લેતી હતી જ્યાં કમ્પ્યુટર જ્યાં કમ્પ્યુટર વિજ્ઞાન શીખવવામાં આવતું હતું હવે બીજી એક વાત જે હું તમારા ધ્યાન પર લાવીશ તે એ છે કે જો તમે તાજેતરના ભૂતકાળ પર નજર નાખો તો અમને જાણવા મળે છે કે અમે એક ટેક્સ્ચ્યુઅલ પ્રકારના સમાજમાં રહેતા હતા જે સમાજ મુખ્યત્વે મુખ્યત્વે ટેક્સ્ટ ઓરિએન્ટેડ હતો તેનો હેંગઓવર હજુ પણ છે હજુ પણ ગ્રંથો સાથે ઘણો સંદેશાવ્યવહાર કરે છે પરંતુ આપણે જે રીતે ગ્રંથો સાથે વાતચીત કરીએ છીએ તે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે તે વધુ દૃષ્ટિ લક્ષી બની રહ્યું છે જેમ મેં તમને થોડા સમય પહેલા કહ્યું હતું તે સંક્ષિપ્ત અને વ્યાકરણીય બની રહ્યું છે વિશ્વમાં એક નવો પ્રકારનો ગ્રંથ ઉભરી રહ્યો છે અગાઉ જો તમે 20મી સદીના પ્રારંભિક ભાગને જોઈ રહ્યા હોવ તો તેનાથી આગળ 16 17મી સદીમાં પણ ચિત્ર એ ટેક્સ્ટની પૂરક હતી આજે ટેક્સ્ટ એ ચિત્રની પૂરક છે માફ કરશો ચિત્ર હા લખાણ માટે પૂરક હતું ટેક્સ્ટ એ ચિત્રની પૂરક છે તેથી અહીં વિલિયમ બ્લેકની કવિતાનું ઉદાહરણ છે અને તમે અહીં કવિતા જોઈ શકો છો અને તમારી પાસે ચિત્રો છે દેખીતી રીતે કવિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારી પાસે આ અન્યત્ર છપાયેલ છે અને તમે જે ચિત્રો શોધો છો તે પ્રાસંગિક છે ચિત્રો વિના પણ તમે કવિતા વાંચી શકો છો પરંતુ કેલ્વિન ક્લેઈનની આ વિશિષ્ટ જાહેરાત જુઓ જ્યાં તમે જુઓ છો કે ફક્ત એક જ વસ્તુ જે પ્રકાશિત થાય છે તે ઘડિયાળ છે અને બીજું કંઈ નથી ટેક્સ્ટ આધીન છે તેથી ભૂમિકાઓ બદલવામાં આવી છે તેથી ચાલો આ મુદ્દાને વધુ વિગતવાર બનાવવા માટે બે જાહેરાતોનો કેસ સ્ટડી લઈએ જો તમે લક્સની આ 1925ની જાહેરખબર જોઈ રહ્યા છો તો તમે જોશો કે તેમાં ખૂબ જ મોટી માત્રામાં ટેક્સ્ટ છે ટેક્સ્ટ વર્ણનાત્મક વાર્તા કહેવાના રૂપમાં છે અને ચિત્રો વાર્તાને પૂરક બનાવે છે થોમસ એડિસન યુવાન થોમસ એડિસનનું શું થાય છે તે અહીં વિગતવાર છે બીજી તરફ જો તમે 1980ના દાયકાને જોઈ રહ્યા હોવ તો તમને લાગે છે કે ઈમેજનું વર્ચસ્વ છે અને ટેક્સ્ટ માત્ર એક લીટી છે અને આ નાનું લખાણ કંઈક એવું છે જે તમે વાંચી શકતા નથી તેથી આજે કેટલો નોંધપાત્ર તફાવત થયો છે અને જો તમે આજે આ સ્પોટ આર્ટસને જોઈ રહ્યા છો તો તેમાંથી મોટાભાગની વાર્તાઓ અને જાહેરાત સંબંધિત કેટલીક બાબતો કહે છે અમે અહીં ચર્ચા કરીશું નહીં પરંતુ હું જે મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે છે વિઝ્યુઅલ અને પછી મલ્ટીમીડિયા પ્રભુત્વ ધરાવે છે અને સ્પોટ જાહેરાતો આજે પ્રભુત્વ ધરાવે છે અને ઘણા કિસ્સાઓમાં પ્રિન્ટ જાહેરાતો પણ સ્પોટ જાહેરાતોનો સંદર્ભ આપે છે તેથી જો તમે સ્પોટ જાહેરાત જોઈ હોય જો તમે પ્રિન્ટ જાહેરાત જોઈ રહ્યા હોવ તો તમે તેનો અર્થ કરી શકશો તે પ્રિન્ટ અને મલ્ટીમીડિયા વચ્ચેના જોડાણની ડિગ્રી છે જે આજે આપણા રોજિંદા જીવનમાં થાય છે આજે વિઝ્યુઅલ્સ વિશેની બીજી રસપ્રદ બાબત છે ક્રિયાપ્રતિક્રિયા અમે વિઝ્યુઅલ્સ સાથે સંપર્ક કરી શકીએ છીએ અને વિઝ્યુઅલને એનિમેટેડ કરી શકાય છે તેના માટે વધારાનું પરિમાણ મેળવી શકાય છે ટેક્સ્ટ્સ પણ એનિમેટેડ હોઈ શકે છે આમ તેમના વિશે દ્રશ્ય ગુણવત્તા વિકસાવે છે અને તમે જુઓ છો કે ક્રિયાપ્રતિક્રિયા એ મુખ્ય સૂત્ર બની ગયું છે તેથી આ આજે દ્રશ્ય સંસ્કૃતિનું બીજું પરિમાણ છે કે દ્રશ્ય નિષ્ક્રિય નથી જેમ કે તે 1980 અથવા 90 ના દાયકામાં હતું આજે તે કંઈક છે જ્યાં તમે જુઓ છો કે ક્રિયાપ્રતિક્રિયા ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે થોભાવવા અથવા રમવા માટે સક્ષમ છો હું અત્યારે જે બોલું છું તે તમે પુનરાવર્તન કરવા સક્ષમ છો તમે તેને રોકી શકો છો બીજા લેક્ચર પર પાછા જઈ શકો છો અથવા બીજા લેક્ચરમાં આગળ વધી શકો છો આ ક્રિયાપ્રતિક્રિયા દ્રશ્ય માધ્યમમાં સમગ્ર વસ્તુની રમતિયાળતા એ બીજી વિશિષ્ટ વિશેષતા છે જે આજે આપણે દ્રશ્ય સંસ્કૃતિમાં શોધીએ છીએ હવે તમે જુઓ છો કે હું ફક્ત થોડા અન્ય મુદ્દાઓ પર ઝડપથી સ્પર્શ કરવા માંગુ છું તેમાંથી એક એ છે કે છબી આજે બધું છે પ્રારંભિક પરંપરાઓમાં છબી પવિત્ર પવિત્ર પવિત્ર અને કિંમતી હતી પોર્ટ્રેટ્સ દોરવામાં આવતા હતા પછી ફોટોગ્રાફી આવી જેણે સમગ્ર પ્રક્રિયાને યાંત્રિક બનાવી દીધી અને આજે તમે જુઓ છો કે ફોટોગ્રાફીની પ્રક્રિયા અને ફોટોગ્રાફ વિકસાવવામાં વિલંબ પણ હવે રહ્યો નથી ફોટોગ્રાફ્સ ત્વરિત બની ગયા છે તે તરત જ કેપ્ચર થાય છે અને તે તરત જ પ્રસારિત થાય છે તેથી છબી રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે પહેલા લખાણ એ રોજિંદા જીવનનો એક ભાગ હતો ઘણી વાર લોકો નોંધ લેતા હતા આજે મને જાણવા મળ્યું છે કે ઘણા લોકો રેકોર્ડિંગ કરવાનું શરૂ કરે છે કાં તો ઓડિયો વિડિયોના ઉપયોગ દ્વારા એક વાર્તા જે થઈ રહી છે નોંધ લેવાને બદલે ધ્યાનપૂર્વક સાંભળવું જ્યાં મેમરી મહત્વની ભૂમિકા ભજવે છે તો તમે જુઓ છો કે આપણે જ્યાં આગળ વધી રહ્યા છીએ તે જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ હું આને છોડી દઈશ તમે તેને સ્લાઈડ્સમાં જોઈ શકો છો કે કાર્યોમાં પરિવર્તન આવ્યું છે ઠીક છે પવિત્રથી તે સામાન્ય સ્થાન બની ગયું છે પવિત્રથી તે સામાન્ય બન્યું છે આ ફેરફારો થયા છે પરંતુ છેલ્લો મુદ્દો હું કરવા માંગુ છું કે આ ચોક્કસ સંદર્ભમાં મેટ્રિક્સબીબુંટ્રાયોલોજીનો પ્રકાર આપણને ચરમસીમા પર લઈ જવાના બિંદુથી આગળ વધે છે જ્યાં કોઈ વ્યક્તિ વાસ્તવિકતાની દુનિયામાં રહે છે હું તમારા મિત્રો સાથે જે શેર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે દ્રશ્ય વિશ્વએ ધીમે ધીમે વર્ચ્યુઅલ વિશ્વને માર્ગ આપ્યો છે અને આપણે વર્ચ્યુઅલ વિશ્વમાં ઉભરી આવવાનું શરૂ કર્યું છે આઈઆઈટી સિસ્ટમમાં હોવાને કારણે દેશની સૌથી જૂની આઈઆઈટીનો એક ભાગ હોવાને કારણે અમે નવી તકનીકો અને ઇમર્સિવ ટેક્નોલોજીના ખ્યાલો સાથે આવતા લોકો સાથે સંપર્કમાં આવી રહ્યા છીએ જેને તેઓ અલગ અલગ સ્થળોએ સ્થાપિત કરવાની યોજના પણ બનાવી રહ્યા છે જેનો અર્થ થાય છે કે તમે વર્ચ્યુઅલ વિશ્વમાં રહો છો અથવા તમારા માટે વર્ચ્યુઅલ વિશ્વ બનાવવામાં આવ્યું છે દાખલા તરીકે અમે અન્વેષણ કરી રહ્યા હતા કે અમારા નહેરુ મ્યુઝિયમ માટે જ્યાં તમે જુઓ છો કે દ્રશ્યનો તમારો અનુભવ અથવા વર્ચ્યુઅલનો અનુભવ જીવન જેવું છે તમે ભૂલી જાઓ છો કે તે એક વર્ચ્યુઅલ માધ્યમ છે તમે તે વર્ચ્યુઅલ માધ્યમમાં ડૂબી જાઓ છો આ નવી ઇમર્સિવ ટેક્નોલોજી છે જે આવી છે ધ મેટ્રિક્સ જેવી મૂવીની ફિલ્મમાં તેના સૌથી વધુ પરિપક્વ અને આત્યંતિક સ્વરૂપમાં બતાવવામાં આવ્યું છે જ્યાં તમે જુઓ છો કે તમારી વર્ચ્યુઅલ ઓળખ અને તમારી વાસ્તવિક ઓળખ ખરેખર અલગ અથવા અલગ કરી શકાતા નથી તે સારું છે કે આપણે આ મુદ્દાઓથી વાકેફ છીએ આપણે દ્રશ્ય અને દ્રશ્ય વર્ચ્યુઅલ સંસ્કૃતિના આ ખૂબ જ રસપ્રદ પરિમાણોથી વાકેફ છીએ પરંતુ તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે આ આપણને અનિવાર્યપણે એક દિશામાં લઈ જાય છે જે આપણે નાના બાળકો તરીકે અનુભવેલી દુનિયાથી ખૂબ જ અલગ છે અને આપણે જેટલું આગળ વધીએ છીએ તેટલું વધુ આપણે નિમજ્જિત વિશ્વની દુનિયામાં આગળ વધીએ છીએ જો કે આ તલ્લીન વિશ્વને કેવી રીતે સમજવું આ દ્રશ્ય વિશ્વની સમજ કેવી રીતે બનાવવી તેની સાથે કેવી રીતે રમવું તેનો અનુભવ કરવો તેની ચાલાકી કરવી વધુ અસરકારક સંદેશાવ્યવહાર વધુ પ્રભાવશાળી સંદેશાવ્યવહાર બનાવવા માટે તે કંઈક છે જેને આપણે આગળની ચર્ચામાં સ્પર્શ કરીશું